તેથી હવે ઇન્ડક્શન મોટરના સિદ્ધાંત છે તેથી થ્રી ફેજ ના ઇન્ડક્શન મોટરનું સંચાલન ફેરાડે ના નિયમ Faraday's Law અને લોરેંત્જ ફોર્સ ના ઉપયોગો પર આધારિત છે તો માની લો કે કન્ડક્ટર ની લંબાઈ l છે અને તેણે સીડી બનાવી છે અને બંને બાજુ બે બાર્સ જોડાયેલા છે તેથી તે કિસ્સામાં બધી સામગ્રી કંડકટિંગ છે હવે ધારો કે આ કન્ડક્ટર ની ટોચ પર પર્મેનેંટ મેગ્નેટ મૂકવામાં આવ્યું છે તેથી જો હવે આ A છે આ કંડક્ટરની લંબાઈ l છે અને આ ખરેખર ફ્લક્સ ડેન્સિટી B છે તે E1છે કંડક્ટર આ મેગ્નેટ ને સ્પીડ B સાથે હાથની બાજુ ખેંચે છે પછી ફ્લક્ષ કપાય છે તેથી પછી શું થશે વોલ્ટેજ E B આ ફ્લક્ષ ડેંસિટી B ને કારણે શું થશે તેથી વોલ્ટેજ E B l V ઇંડ્યુસ થશે તેથી તે કિસ્સામાં એવું થશે કે કરંટ વહેશે અને આ કરંટ નો અડધો ભાગ આ માથી પસાર થશે અને આ કરંટ નો અડધો ભાગ કંડક્ટર માથી પસાર થશે જેને કહે છે કંડક્ટર માથી વહેતો કરંટ તેથી તે કિસ્સામાં ધારો કે આ લેડર ને હોલ્ડ પર રાખવાથી તે ખસેડી શકશે નહી પરંતુ જો તેને મુક્ત કરો તો પછી શું થશે તે લેડર પણ આગળ વધશે અને મેગ્નેટ જે દિશામાં આગળ વધી રહ્યું છે તે મેગ્નેટ ને એક બાજુ તરફ ખસેડી રહ્યા છે અને આ કંડક્ટર અને મેગ્નેટ વચ્ચે આ વચ્ચે થોડો અંતર રાખે છે તેથી તે કિસ્સામાં લેડર પણ ત્યાં જ ફરે છે તે મેગ્નેટ અને લેડર વચ્ચે એક રેલેટીવ સ્પીડ હશે તેથી અંતે તે વોલ્ટેજ E પણ ઘટશે અને કરંટ પણ ઘટશે અથવા ઓછું થશે તેથી ફક્ત આ ખ્યાલથી ફક્ત ઇન્ડક્શન મશીનના સિદ્ધાંત છે અને તે કેવી રીતે ફરે છે કારણ કે તે એક સેલ્ફ્સ્ટર્ટિંગ છે તેથી આપણે ત્યાં આવીશું તેથી આ કિસ્સામાં આ ડાયગ્રામ કોઈ પુસ્તકમાંથી લેવામાં આવી છે તેથી આ કિસ્સામાં 4 વસ્તુઓ થશે જ્યારે તે ફ્લક્ષ કપાય છે ત્યારે વોલ્ટેજ E B l V તેના કંડક્ટર માં ઇંડ્યુસથાય છે તે ફેરાડેનો નિયમ Faraday's law છે હવે ઇંડ્યુસ વોલ્ટેજ તુરંત જ કરંટ ઉત્પન્ન કરે છે જે અંતિમ બાર થી કંડક્ટર ના નીચેથી વહન થાય છે અને બીજા કંડક્ટર થી પાછો આવે છે તેથી કરંટ બંને બાજુએ અને I 2 છે અને કારણ કે કરંટ વહન કરનાર કંડક્ટર પર્મેનેંટ મેગ્નેટ ના મેગ્નીટિક ફિલ્ડ માં રહે છે તે મીકેનિકલ ફોર્સ નો અનુભવ કરે છે જેને લોરેન્ટ્ઝ ફોર્સ કહેવામાં આવે છે અને ફોર્સ હંમેશા મેગ્નીટિક ફિલ્ડ ની સાથે કંડક્ટર ને ખેંચવાની દિશામાં કાર્ય કરે છે હવે જો કંડકટિંગ લેડર હવે ખસેડવા માટે મુક્ત છે તેઓને તે દિશા તરફ સ્પીડ કરવાની જરૂર છે તેમ છતાં જેમ તે ઝડપ પકડે છે તેમ કંડક્ટર ઓછા ઝડપથી કપાશે કારણ કે રેલેટીવ સ્પીડનીચે જશે અને પરિણામે ઇંડ્યુસ વોલ્ટેજ E અને કરંટ ઘટશે પરિણામે કંડક્ટર પર લાગતાં ફોર્સ માં પણ ઘટાડો થશે તેથી જો લેડર એ મેગ્નીટિક ફિલ્ડ ની સ્પીડ થી ખસેડાય તો ઇંડ્યુસ વોલ્ટેજ E કરંટ I અને ફોર્સ 0 થશે કેમ કે રેલેટીવ સ્પીડ 0 હશે તેથી ઇન્ડક્શન મોટરમાં લેડર બંધ છે તે સ્ક્વેરલ કેજ બનાવે છે જો ફક્ત તેને હોલ્ડ કરો તો તે લેડર જેવુ દેખાશે જેને સ્ક્વેરલ કેજ કહે છે અને ફરતું મેગ્નેટ એ રોટેટિંગ ફિલ્ડ માં ફેરવાય છે તેથી ત્યાં આ આકૃતિમાં સમજૂતીના હેતુ માટે અમે ફરતું મેગ્નેટ લીધું છે પરંતુ જેને ઇન્ટરએક્શન મશીન કહે છે માં 3 ફેજ મેગ્નીટિક ફિલ્ડ જે રોટેટિંગ મેગ્નીટિક ફિલ્ડ હશે અને જો આ લેડર ને તેની અંદર બંધ કરો તો તે એક સ્ક્વેરલ કેજ જેવો દેખાશે તેથી જ આ ઉદાહરણ આ આકૃતિ પરથી લેવાયેલ છે તેથી આ કિસ્સામાં તમે કેને કહો છો તે ઇન્ડક્શન મોટર ની જેમ દેખાય છે કે લેડર એવી રીતે પોતાના ધ્વારા બંધ છે જે સ્ક્વેરલ કેજ બનાવે છે અને ફરતા મેગ્નેટ ને રોટેટિંગ મેગ્નીટિક ફિલ્ડ ધ્વારા બદલવામાં આવે છે તેથી ફિલ્ડ ખરેખર 3 ફેજ ના કરંટ ધ્વારા ઉત્પન્ન થાય છે જે સ્ટેટર વિન્ડિંગ્સ માં વહે છે તેથી હવે આ એક સ્કેમેટીક ડાયાગ્રામ છે જે આ પુસ્તકમાંથી લેવામાં આવેલી આકૃતિ છે તેથી આ ભાગ અથવા આ બહારના વર્તુળ વાળો ભાગ અને આ બહારનો ભાગ સ્ટેટર છે તેથી અન્ય ભાગ જે આ બનાવે છે તે ખરેખર રોટર ભાગ છે અને સ્ટેટર અને રોટર ની વચ્ચે ના ભાગ ને એર ગેપ કહે છે આ નાના ભાગ ને એર ગેપ કહે છે સમાનરૂપે તે એકસરખી છે તેથી મશીનનાં રેટિંગના આધારે કહેવામાં આવે છે કે તે 0 424 મિલીમીટર હોઈ શકે છે અથવા મશીન રેટિંગ પછી પણ બદલાઇ શકે છે તેથી હવે આ ABC છે આ 3 ફેજ છે ત્યાં ABC 3 ફેજ છે તેથી તે યોજનાકીય રીતે બતાવવામાં આવ્યું છે એ જ રીતે રોટરની અંદર પણ કંઈક જોઈ શકાય છે આ ખરેખર સીધી T T L T L ની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણે ફક્ત મૂળભૂત વસ્તુ જોશું અને આ જેને કહે છે તે 3 ફેજ ના ટર્મિનલ્સ કહે છે જે રીતે 3 ફેજ જોયો છે ત્યાં પણ A B C 3 ફેજ ના ટર્મિનલ્સ છે અને તે બાર સાથે જોડાયેલ છે જે ઇંફાઇનાઇટ બાર કહેવાય છે જ્યાં વોલ્ટેજ અને ફ્રેક્વંસી કોંસ્ટંટ હોય છે તો ઇંફાઇનાઇટ બાર શું છે હવે ચિંતા કરવાની જરૂર નથી ધારો કે તે 3 ફેજ ના સપ્લાય અથવા વોલ્ટેજથી જોડાયેલ છે અને ફ્રેક્વંસી કોંસ્ટંટ રહેશે તેથી હવે પ્રશ્ન એ છે કે સ્પીડ n ખરેખર આ રોટર ની સ્પીડ છે અને n જેને રોટેટીંગ ફિલ્ડ કહે છે તેની સ્પીડ છે હવે 3 ફેજ સિંગલ ફેઝેડ સર્કિટ જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે અમે સ્પીડ ns શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે 3 પોલ્સ ની જોડી પર વિચારણા કરી રહ્યા છીયે પરંતુ આ કિસ્સામાં આપણે ત્યાં એક સૂત્ર લઈશું કે સિંક્રનસ સ્પીડ 120 f P છે જ્યાં P તે પોલ્સ ની સંખ્યા છે ઉદાહરણ તરીકે જો f ફ્રેક્વંસી 50 હર્ટ્ઝ અને P 4 પોલ મશીન છે P 4 જોડીનો કોઈ પ્રશ્ન નથી તેથી ns 120 50 divided 4 છે તેથી તે 1500 RMP હશે જો ઇન્ડક્શન મશીન હોય તો P શોધવામાં આવે છે P 3 પોલ 4 પોલ મશીનો હશે તેથી તે કિસ્સામાં જો તે મોટર તરીકે કાર્ય કરે છે તો તેની સ્પીડ 1500 RMP કરતા ઓછી હશે અને જો તે જનરેટર નો જવાબ છે તો તે માત્ર 1500 RMP થી ઉપર હશે અમે ઇન્ડક્શન જનરેટર વિશે ચર્ચા કરીશું નહીં ફક્ત મોટર વિશે થોડું ચર્ચા કરીશું અને સામાન્ય રીતે આપણે શોધીશું કે તે 4 પોલ મશીન છે પરંતુ મેગ્નેટિક ફિલ્ડ 3 ફેજ નું મેગ્નેટિક ફિલ્ડ છે જે સિંક્રનસ સ્પીડ ns પર ફરે છે જે 100 RMP છે અને આ n છે જે રોટર ની ગતિ છે જે સિંક્રનસ સ્પીડ ns કરતા ઓછી હશે તેથી અહીં જે કંઈપણ છે તે શું થશે તેથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 3 ફેજ માટે સ્ટેટર અને રોટર વાઉંડ હોય તેવા નળાકાર રોટર મશીનનો વિચાર કરો આ આ ઉપરનો ભાગ એક સ્ટેટર છે અને અંદરનું વર્તુળ રોટર છે અને તે બની વચ્ચે એર ગેપ છે હવે શરૂઆતમાં રોટર વિન્ડિંગ ઓપન સર્કિટ છે અને સ્ટેટર ઇંફાઇનાઇટ બાર સાથે જોડાયેલ છે તેનો અર્થ એ કે રોટર ઓપન સર્કિટ છે તે શોર્ટ સર્કિટ નથી અમારી સમજણ માટે પ્રથમ રોટર ઓપન સર્કિટ છે અને તે અને સ્ટેટર તે એક સપ્લાય સાથે જોડાયેલું છે જ્યાં વોલ્ટેજ અને ફ્રેક્વંસી બંને કોંસ્ટંટ હોય છે સ્ટેટર એર ગેપ માં રોટેટિંગ મેગ્નેટીક ફિલ્ડ ને સેટ કરે છે જે સિંક્રનસ સ્પીડ થી ચાલે છે અને સ્ટેટર વિન્ડિંગ માં emf ઇંડ્યુસ કરે છે અને સ્ટેટર રેઝિસ્ટન્સ અને લિકેજ રિએક્ટન્સ નહિવત છે તે ધારણા હેઠળ જે ટર્મિનલ વોલ્ટેજને સંતુલિત કરે છે હવે સપ્લાય ની સાથે જ સ્ટેટર ટર્મિનલને વોલ્ટેજમાં જોડતી વખતે સપ્લાય વોલ્ટેજ છે તેથી સ્વાભાવિક રીતે કે વોલ્ટેજ સ્ટેટર વિન્ડિંગ માં વોલ્ટેજ ઇંડ્યુસ કરે છે અને તે રોટેટિંગ મેગ્નેટીક ફિલ્ડ બનાવે છે જે સિંક્રનસ સ્પીડ ns પર ફરે છે તેથી F1 ખરેખર સ્ટેટર mmf અથવા F1 એમ જ લેવામાં આવ્યું છે પરંતુ આ મેગ્નેટીક ફિલ્ડ એક સિંક્રનસ સ્પીડ ns પર ફરતું હોય છે ખરેખર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઘણી વસ્તુઓ દેખાતી નથી મેગ્નેટીક ફિલ્ડ ની જેમ તે અનુભવી શકે છે પરંતુ વોલ્ટેજ કરંટ ની કલ્પના કરી શકતું નથી તે વેવફોર્મ અન્ય વસ્તુઓ જોઈ શકે છે અનુભવી શકે છે પણ ખુલ્લી આંખોથી જોઈ શકતું નથી તે વેવફોર્મ જ જોઈ શકે છે તેથી ફ્લક્ષ પણ તે દૃશ્યમાન વસ્તુ નથી ફક્ત તેને અનુભવો તેથી તે જ રીતે આપણે જેને કહીયે છીયે તે વેવફોર્મ જોતા હતા પરંતુ આંખો જોઈ શકતી નથી કે તે કેવી રીતે છે તેથી તે સ્થિતિમાં સ્ટેટર કરંટ એ એર ગેપમાં રોટેટિંગ મેગ્નેટીક ફિલ્ડ ને સેટ કરે છે જે સિંક્રનસ સ્પીડ થી ફરે છે જે સ્ટેટર વિન્ડિંગ F1 માં emf ઇંડ્યુસ કરે છે સ્ટેટર રેઝિસ્ટન્સ અને લિકેજ રિએક્ટન્સ નહિવત છે તે ધારણા હેઠળ જે ટર્મિનલ વોલ્ટેજને સંતુલિત કરે છે હવે તે રોટર નું રોટેટિંગ ફીલ્ડ પણ રોટર વિન્ડિંગ માં emf ઇંડ્યુસ કરે છે કારણ કે રોટર પણ ત્યાં છે તેથી ફીલ્ડ ફરે છે તેથી તે રોટર વિન્ડિંગ માં emf ઇંડ્યુસ કરે છે પરંતુ કોઈ રોટર કરંટ વહે શકશે નહીં કારણ કે આપણે રોટર ઓપન સર્કિટ છે તેથી રોટર emf ની ફ્રેક્વંસી f કારણ કે રોટર ફરતું નથી તેથી રોટર emf ની ફ્રેક્વંસી f છે કારણ કે રોટર mmf F2 0છે કારણ કે રોટર ઓપન સર્કિટ છે તેથી કોઈ કરંટ દેખાઈ રહ્યો નથી તેથી રોટર mmf આ તબક્કે F2 0 છે તેનો અર્થ એ કે આ કોઈપણ આકૃતિ છે તે F2 0 પર બનાવવામાં આવી છે તેથી આ કિસ્સામાં ત્યાં કોઈ ટોર્ક વિકસિત થયો નથી અને રોટર સ્ટેશનરી રહે છે તેથી રોટર ફરી નથી રહ્યું તે સ્ટેશનરી છે હવે મશીન ફક્ત ટ્રાન્સફોર્મર તરીકે કાર્ય કરે છે જ્યાં સ્ટેટર જેને આપણે પ્રાઈમરી ટ્રાન્સફોર્મર કહીએ છીએ અને રોટર સેકન્ડરી તેમાં સામાન્ય ટ્રાન્સફોર્મરની જેમ સ્ટેશનરી વેરિંગ ફ્લક્ષ ને બદલે તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્ષ ના લીધે માં સમાન ફ્રેક્વંસી વાળું emf ઇંડ્યુસ થાય છે માની લો કે ટ્રાન્સફોર્મર pi pi maxsine ω T છે તેથી પરંતુ અહીં તે એક સામાન્ય ટ્રાન્સફોર્મરની જેમ સ્ટેશનરી વેરિંગ ફ્લક્ષ હતું પરંતુ અહીં તે રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્ષ છે કારણ કે સ્ટેટર વિન્ડિંગ ને 3 ફેજ નો સપ્લાય આપવામાં આવે છે હવે રોટર ને હવે સ્ટેશનરી પર રાખવા દો જે રોટેશનથી અવરોધિત છે હવે રોટર ઓપન સર્કિટ નથી જે શોર્ટ સર્કિટ છે જે રોટર ને ફરવા નહી દે કલ્પના કરો કે રોટર વિન્ડિંગ શોર્ટ સર્કિટ છે આ સ્થિતિમાં રોટર જે 3 ફેજ કરંટ નું વહન કરે છે તે સ્ટેટર ફિલ્ડ ની સ્પીડ ની જેમ હવે આ દિશા માં mmf F2 બનાવી રહ્યું છે અને હવે જો અહીં તે આકૃતિમાં છે તો તે મારો F2 છે પરંતુ અમે રોટરને અહીં ફેરવવાની મંજૂરી આપી રહ્યાં નથી તે રોટરના સંદર્ભમાં ns n આપેલ છે અથવા સ્ટેટર ના સંદર્ભમાં ns આપેલ છે તેથી જ્યારે રોટરને ફેરવવાની મંજૂરી આપતું નથી તેથી તે ખરેખર આ F2 છે ખરેખર આ ns શું બનશે તે આ mmf ની સ્પીડ છે તે સ્ટેટર ના સંદર્ભમાં માત્ર ns હશે કારણ કે અમે રોટર ને ફેરવવાનું મંજૂરી નથી આપતા પરંતુ જલદી રોટર ને તેની અંદર ફેરવવાની મંજૂરી આપીએ છીએ તેમ ns n હશે કારણ કે રોટર ના સંબંધમાં રિલેટિવ સ્પીડ છે તેથી આ કિસ્સામાં રોટર ને હવે સ્ટેશનરી રાખવામાં દો અને રોટર વિન્ડિંગ શોર્ટ સર્કિટ છે તેથી જો કરંટ વહેશે તો રોટર માં mmf હશે પરંતુ સ્ટેટર ફીલ્ડ તરીકે સ્પીડ છે કારણ કે રોટર છે આપણે રોટર ને ફેરવવાની મંજૂરી આપતા નથી હવે F2 ટ્રાન્સફોર્મર F2 ની જેમ રિએક્શન કરંટ ને બસબાર બ્રેકેટ માંથી સ્ટેટર માં પ્રવાહિત કરે છે જે લખ્યું છે તે ફક્ત આ જુઓ જેમ કે પોલ દીઠ ફ્લક્સ ∅r જે પરિણામી ફ્લક્સ ડેંસિટી તે સ્ટેટર emf ને ફક્ત ટર્મિનલ વોલ્ટેજને સંતુલિત કરવા ઇંડ્યુસ કરે છે જે આ ફિલોસોફી છે જે મહદ અંશે ટ્રાન્સફોર્મર જેવું હશે nio તે સ્ટેટર emf ને ફક્ત ટર્મિનલ વોલ્ટેજને સંતુલિત કરવા ઇંડ્યુસ કરે છે હવે કરંટ રોટર માથી વહી રહ્યો છે હવે દેખીતી રીતે જ્યારે રોટર ત્યારે પણ ઓપન સર્કિટ હોય છે ત્યારે ∅r તેના જેમ જ હોય છે જ્યારે મશીન લોડ પર હોય આ ∅r વધુ કે ઓછું કોંસ્ટંટ હોય છે હકીકતમાં ∅r કોંસ્ટંટ રહેશે જે મોટર પરના લોડ ધ્વારા જે પણ ઓપરેટિંગ કંડીશન બનાવેલ હોય તેના પર આધારિત નથી હવે ∅r અને F2 ની પારસ્પરીક અસર જે પરિણામી પ્રવાહ ∅r અને F2 છે જે એક બીજાના સાથે સ્ટેશનરી છે જે ટોર્ક બનાવે છે જે રોટર ને Fr ની દિશામાં ખસેડે છે ઇન્ડક્શન મોટર તેથી સ્વ પ્રારંભિક ઉપકરણ છે તેથી ∅r અને F2 ની પારસ્પરીક અસર જે એકબીજાના સાથે સ્ટેશનરી છે જે ટોર્ક બનાવે છે જે રોટર ને Fr ની દિશામાં ખસેડે છે જેથી આ ડાયગ્રામ છે અને પરિણમી ફ્લક્ષ ∅r અને F2 એકબીજા સાથે પારસ્પરીક અસર બનાવશે અને જેને આ એરિયા ની દિશા કહે છે અથવા પરિણમી Fr ની દિશા છે તેથી જો તમે આ રીતે અંદર જુઓ તો આ ∅r F2 જે એકબીજા ના પારસ્પરીક અસર થી ટોર્ક બનાવશે જે રોટર ને Fr દિશા માં ખસેડશે ઇન્ડક્શન મોટર તેથી સ્વ પ્રારંભિક ઉપકરણ છે તેથી શોર્ટ સર્કિટ રોટર ને હવે ફેરવવાની મંજૂરી આપો હવે રોટર મુક્ત છે જે ફરશે હવે જો તે ફરે છે તો તે સ્ટેટર ફિલ્ડ ની દિશામાં ચાલે છે અને n ની સ્થિર ગતિ પ્રાપ્ત કરે છે તેથી તે જ સિંક્રનસ સ્પીડ ns સાથે તે દિશામાં જેને Fr કહે છે ત્યાં ફરશે પરંતુ હવે રોટર ફરતું થઈ રહ્યું છે રોટર તે જ દિશા અથવા તેજ મેગ્નેટિક ફિલ્ડ ની દિશા માં ફરશે તેથી સ્વાભાવિક રીતે આ શું થશે કારણ કે રોટર એ સ્પીડ n સાથે ફરતું હોય છે જે ns કરતા ઓછું હોય છે તેથી તેનો અર્થ એ કે રોટર એ દિશા માં ફરશે જેને તમે r ની દિશા કહો છો જેને તમે ફરતું મેગ્નેટિક ફિલ્ડ કહો છો પરંતુ તે ક્યારેય ns ને પકડી શકશે નહીં જો તે ns પકડે તો n રેલેટીવ સ્પીડ એ પછી 0 આવશે તેથી આ કિસ્સામાં તે સ્ટેટર ફિલ્ડ માં ચાલે છે જે n ની સ્થિર ગતિ પ્રાપ્ત કરે છે દેખીતી રીતે n એ ns કરતા ઓછી છે કારણ કે જો n ns હોય તો સ્ટેટર ફિલ્ડ અને રોટર વિન્ડિંગ ની વચ્ચેની રેલેટીવ સ્પીડ 0 હશે અને તેથી ઇંડ્યુસ emf અને રોટર કરંટ 0 હશે અને તેથી કોઈ ટોર્ક વિકસિત થશે નહી તેથી રોટર આમ સિંક્રનસ સ્પીડ ns સુધી પહોંચી શકતું નથી ns સ્લિપ થઈ જશે ખરેખર જો તે ઇન્ડક્શન મોટર માટે હશે તો n એ ns કરતા ઓછું હોવું જોઈએ કે જ્યાં રોટર એ n સ્પીડ પર ચાલે છે તો સ્ટેટર ફિલ્ડ ના રેલેટીવ સ્પીડ રોટર કંડક્ટર ના સદર્ભ માં ns n છે કારણ કે બંને એક જ દિશામાં ns ની દિશા માં આગળ વધી રહ્યા છે ઇંડ્યુસ emf ની ફ્રેક્વંસી અને રોટર માનો કરંટ ns n 120 F2 P છે આ F2 છે તેથી F2 ખરેખર રોટર ફ્રેક્વંસી છે અને આ ns n જેને રેલેટીવ સ્પીડ કહે છે તે છે અને ns n 120 F2 P છે F2 ને આ રીતે પણ લખી શકાય છે જે F2 P ns n 20 છે તેથી ન્યૂમરેટર અને ડેનોમીનેટર ns ધ્વારા ગુણાય છે અને આ ભાગ ns n ns છે જેને આપણે સ્લિપ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ અને આ ભાગ f છે કારણકે ns 120 છે જે પહેલા 120 f P હતો તેથી P જેને કહો છો તે 120 fns છે તેથી આ વસ્તુ જેને તમે કહો છો તે n ns P 120 તરીકે લખી શકાય છે આ ભાગ s છે અને આ ભાગ f છે f P ns છે જેને f P ns divided 120 લખી શકાય છે આ સમીકરણ પરથી f લખી શકાય છે જ્યારે રોટર s સ્લિપ સાથે ફરી રહ્યું છે ત્યારે અને s ns n s છે ત્યારે s f છે અને રોટર ફ્રેક્વંસી F2 s f છે તેથી તેને રોટર ની સ્લિપ કહેવામાં આવે છે સ્લિપ s એ એકમદીઠ ની ગતિ છે આ સિંક્રનસ સ્પીડ ના સંદર્ભમાં ડાયમેન્શનલેસ જથ્થો છે કે જેમાં રોટર એ સ્ટેટર ફિલ્ડ ની પાછળ સરકી જાય છે તેથી ns n એ સ્પીડ નો તફાવત ભાગ્ય ns છે તે એક ડાયમેન્શનલેસ જથ્થો છે તેથી જ આપણે સ્લિપ s કહીએ છીએ રોટર ફ્રેક્વંસી F2 sf ને સ્લિપ ફ્રીક્વન્સી slip frequency જ્યારે મશીન સ્થિર હોય ત્યારે tis 1 છે કારણ કે tin 0 છે રોટર n0 પર ફરી નથી રહ્યું જેને તે સમયે સ્થિર કહે છે તેથી સમીકરણ 2 પરથી આપણે આસાનીથી n 1 s n s લખી શકીએ છીએ તેથી આ સમીકરણ 3 છે સમીકરણ 1 પરથી આપણે લખી શકીએ છીએ કે 120 s f P તે f2 sf છે અને તેથી જ 120 sf P ns n સમીકરણ 4 છે હવે જ્યારે રોટર સ્પીડ n પર ફરી રહ્યું છે અને રોટર ફિલ્ડ ns n રોટર ના સંદર્ભ માં આજ દિશા માં છે તેથી રોટર ફિલ્ડ ની નેટ સ્પીડ જે સ્ટેટર માથી દેખાય છે તે n ns n n s છે તે તરફ ધ્યાન આપો હવે રોટર એ સ્પીડ n પર ચાલે છે અને રોટર ફીલ્ડ ns n પર તેથી એજ દિશા માં રોટર ના સંદર્ભ માં રોટર ની નેટ સ્પીડ જે સ્ટેટર માથી દેખાય છે તે ns છે તેથી આ કિસ્સામાં ફરી પાછા જાઓ આ આકૃતિ પર ફરી પાછા જાઓ તેથી આ ns n છે જે રોટરના સંદર્ભમાં છે અને જો n ઉમેરો તો ખરેખર રોટર ફીલ્ડ કે જે ns છે અને આ ટોર્કની દિશા આપવામાં આવે છે તેનાથી થોડુંક જોવા મળશે અને તે આ સ્કેમેટીક ડાયાગ્રામ માથી છે તેને વધુ સારી રીતે સમજાવવામાં આવશે તે વધુ સારી સમજ હશે અને એક વાત છે કે આ F2 F છે જેને આ F1 Fr F2 કહે છે તે બધા એકબીજાના સંદર્ભમાં સ્ટેશનરી છે તે પણ ns સાથે આગળ વધી રહ્યું છે અને તેથી આ બધી બાબતો સ્ટેશનરી રહેશે કારણ કે આ એંગલ ડેલ્ટા છે જે Fr અને F2 ' વચ્ચે છે તેના પર આ બધી બાબતો સ્ટેશનરી રહેશે તેથી અહીં આ એટલા માટે રોટર ના સંદર્ભમાં તે જ દિશામાં સ્ટેટર માંથી દેખાતી રીતે રોટર ફીલ્ડ ની નેટ સ્પીડ ns રહેશે અને તે સ્ટેટર ફીલ્ડ છે રોટર ફીલ્ડ અને સ્ટેટર ફીલ્ડ ns સ્પીડ થી ફરી રહ્યા છે તેથી રોટર નું રીએશન ફિલ્ડ F2 એ સ્ટેટર ફીલ્ડ F1 ના સંદર્ભમાં હમેશા સ્ટેશનરી રહેશે અથવા પરિણામી ફિલ્ડ પોલ દીઠ Fr ફ્લક્ષ ∅r સાથે છે તેથી તેનો અર્થ એ કે રીએશન ફિલ્ડ F2 છે જે આપણે રોટર ની આકૃતિમાં દોર્યું છે તે સ્ટેટર ફીલ્ડ F1 ના સંદર્ભમાં અથવા પરિણામી ફિલ્ડ Fr માટે હમેશા સ્ટેશનરી રહેશે તેથી આ બધી બાબતો સ્ટેશનરી રહે છે તેથી અહિયાં 3 ફેજ સ્લિપ રિંગ ઇંડકશન મોટર એ ડેલ્ટા કનેકટેડ સ્ટેટર અને સ્ટાર કનેકટેડ રોટર સાથે આકૃતી માં બતાવેલ છે આ સ્ટેટર વિન્ડિંગ છે આ ત્રણ ફેજ ની સપ્લાય છે અને આ રોટર વિન્ડિંગ આ રોટર માં ઇંડ્યુસ વોલ્ટેજ E2 છે જે આપણે પછી જોશું અને આ જેને બ્રશેસ કહે છે તે ત્યાં છે tiof ની શરૂઆત માં સ્લિપ રિંગ્સ ત્યાં રેસિસ્ટન્સ ધ્વારા શોરટેડ છે આ તે કરશે જ્યારે આપણે તે બીજા અને ત્રીજા વર્ષે માં ઇન્ડક્શન મોટર ના પ્રયોગો 3 ફેજ ના ઇન્ડક્શન મોટર ના પ્રયોગો કરશું ત્યારે તે સમયે રોટર મોટર પર જોઈશું તેથી આ કિસ્સામાં રોટર અથવા રોટર વિન્ડિંગ સ્લિપ રિંગ્સ સાથે જોડાયેલ છે જે tiof ની શરૂઆત માં બાહ્ય રેસિસ્ટન્સ ધ્વારા જોડાયેલ છે જેમ રેસિસ્ટન્સ કાપવામાં આવે છે તેમ મોટર અહીં પૂર્ણ ગતિ મેળવે છે અહી રેસિસ્ટન્સ બતાવેલ નથી તેથી આ સ્ક્વેરલ કેજ મોટરના રોટર ને ત્યાં કાયમી શોરટેડ બાર્સ છે જેથી આને સર્કિટ ના સંદર્ભ માં સમકક્ષ વાઉંડ રોટર માં બદલી શકાય છે સ્ક્વેરલ કેજ મોટરના તે કિસ્સામાં આ બધી બાબતો ત્યાં નથી કારણ કે રોટર પોતે જ શોરટેડ છે તેથી સમીકરણ 2 થી આપણે સ્લિપ ns n ns લખી શકીએ છીએ આ ns n ને સ્લિપ સ્પીડ કહેવામાં આવે છે અન આ સિંક્રોનસ સ્પીડ છે કેટલીક વાર જો દાખલામાં જો તે આપની સ્લિપ સ્પીડ છે તો આપણે ns n નો તફાવત લઈશું જે મોટર માટે પોજીટીવ રહેશે અને તેથીs 1 n ns જે આ સમીકરણ 5 છે હવે દેખીતી રીતે n 0 માટે રોટર સ્ટેશનરી s 1 છે જે સ્ટેશનરી રોટર માટે છે અને s 0 માટે n એ s ની બરાબર છે જે સિંક્રોનસ સ્પીડ એ ચાલતા રોટર માટે છે તેથી સમીકરણ 1 પરથી રોટર માં ઇંડ્યુસ થતાં કરંટ ની ફ્રેક્વંસીF2 sf છે જે આપણે જોઇ છે રોટર માં ઇંડ્યુસ થતાં કરંટ ની ફ્રેક્વંસી F2 sf છે જે આપણે જોઇ છે ઇન્ડક્શન મોટરની સામાન્ય ફુલ લોડ સ્લિપ 2 થી 8 ના ક્રમમાં છે તેથી કે રોટર કરંટ ની ફ્રેક્વંસી1 થી 4 હર્ટ્ઝ જેટલી ઓછી છે જો તે 2 છે અને સ્લિપ 2 છે તો f 50 હર્ટ્ઝ છે તેથી તે ભાગ્યે જ કહી શકશે F2 એ 1 હર્ટ્ઝ છે કારણ કે 02 50 છે તેથી હવે ફેજ દીઠસ્ટેટર emf આપવામાં આવે છે E1 say pi root 2 ટ્રાન્સફોર્મર ની જેમ Kw1 N ∅1 f ∅r તેથી Kw1 વિન્ડિંગ ફેક્ટર છે જે આ વિશે ચર્ચા કરીશું નહી તેને ફક્ત તેને મગજ માં રાખો કારણ કે ત્રીજા વર્ષના ઇન્ડક્શન મશીનમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરીશું અને આ N ફેજE1 છે તે Nfh 1 છે જે સ્ટેટર સાઈડ છે ખરેખર ટર્ન ની સંખ્યા Nph 1 અને f ફ્રેક્વંસીછે અને ∅r પોલ દીઠ ફ્લક્ષ છે તેથી પ્રતિ ફેજ રોટર emf કે જે s1 પર સ્થિર રોટર છે તે આપવામાં આવે છે જ્યારે s 1 પર સ્થિર રોટર હોય છે ત્યારે emf pi root 2 Kw2 Nph 2 f ∅r હશે તે ટ્રાન્સફોર્મર માં આ રીતે લખાય છે phi root 2 તે બની જશે 4 અને આ વિન્ડિંગ ફેક્ટર Kw2 જેને રોટર ના વિન્ડિંગ ફેક્ટર કહે છે અને આ પ્રાઇમરી સાઈડ અને આ સેકન્ડરી સાઈડ છે તેથી E1 ફેજ દીઠ સ્ટેટર ઇંડ્યુસ emf અને E2 ફેજ દીઠ રોટર ઇંડ્યુસ emf છે Kw1 એ સ્ટેટર વિન્ડિંગ ફેક્ટર છે Kw2 રોટર વિન્ડિંગ ફેક્ટર છે Nph1 ફેજ દીઠ સ્ટેટર ટર્ન્સ છે અને Nph2 ફેજ દીઠ રોટર ટર્ન્સ છે આ વસ્તુ શા માટે સ્થાનાંતરિત કરવામાં આવે છે અને તેના માટે પોલ દીઠ પરિણામી એર ગેપ ફ્લક્સ ∅r આવે છે હવે કોઈપણ સ્લિપ s પર રોટર ફ્રીક્વન્સી sf હોવાને કારણે રોટર ઇંડ્યુસ emf SE2 માં બદલાય છે રોટર ફ્રીક્વન્સી હવે F2 sf માં બદલાય છે તેથી રોટર ઇંડ્યુસ emf ખરેખર SE2 હશે તેથી જો તે સ્લિપ 1 હોય તો તે ટિલ્ટ E2 છે પરંતુ જ્યારે તે રોટર ફરી રહ્યું છે ત્યારે તેમાં સ્લિપ 0 હોય છે તેથી તે આ રીતે SE2 છે તેથી હવે Z2 r2 jX2 જે રોટર સર્કિટ નો ઇંપેડન્સ છે જ્યારે તે સ્લિપ 1 છે ત્યારે તે સ્થિર સ્થિતિ છે હવે X 2 એ સ્થિર સ્થિતિ પર રોટર નો લીકેજ રેએકટન્સ છે રોટર ફ્રેક્વંસી સ્ટેટર ફ્રેક્વંસી તે f છે હવે જ્યારે રોટર સ્લિપ s પર ચાલી રહ્યું હોય ત્યારે ટિલ્ટ ફ્રેક્વંસી sf બને છે તે ફ્રેક્વંસી બદલાય છે અને તેથી ઇંપેડન્સ r2 jX2 માં બદલાય છે કેમ કે ફ્રેક્વંસી sf છે ધારો કે ત્યાં આ બનાવે છે સામાન્ય રીતે કહો કે x L ω છે Ω એ 2 pi f ની બરાબર છે તેથી 2 pi fω r2 pi f છે આ L ω L લખો પરંતુ f ની જગ્યાએ રોટર ફ્રેક્વંસી F2 બનશે અને F2 એ sf L થશે તેથી સામાન્ય રીતે જેને 2 pi f કહે છે તે s એ s x થશે તેથી આ જેને કહે છે તે માટે રોટર ફ્રેક્વંસી શું થશે હવે જ્યારે રોટર ચાલી રહ્યું છે ત્યારે ઇંપેડન્સ r2 j s X 2 હશે r2 રેસિસ્ટન્સ છે પરંતુ આ રેએકટન્સ ફ્રેક્વંસી પર આધારીત છે તેથી જોવા મળે છે કે રોટર કરંટની ફ્રેક્વંસી ઇંડ્યુસ emf છે અને રેએકટન્સ એ બધા સ્લિપ ના સીધા પ્રમાણમાં બદલાય છે કારણ કે જ્યારે જ્યારે રોટર ફરી રહ્યું હોય ત્યારે ફ્રેક્વંસી પણ બદલાય છે ઇંડ્યુસ emf કરંટ અને રેએકટન્સ પણ બદલી નાખે છે કારણ કે આ f છે કારણ કે સામાન્ય રીતે આપણે L ω ને જાણીએ છીએ પરંતુ રોટર ના કિસ્સામાં તે F2 હશે તે ફ્રેક્વંસી F2 s f છે તેથી જ અહીં છે હવે આ આકૃતિ 6 સ્લિપ s પર રોટર સર્કિટ બતાવે છે આ રોટર સર્કિટ માં ઇંડ્યુસ વોલ્ટેજ છે રોટર પોતે જ એક શોર્ટ સર્કિટ વસ્તુ છે તેથી આ r2 રેસિસ્ટન્સછે આ s X 2 તે વેરિએબલ સિમ્બોલ છે અને આ કરંટ 2 છે તેથી આ કેસમાં રોટર સર્કિટ છે કારણ કે રોટર શોર્ટ સર્કિટેડ છે અને તેથી તે એક ક્લોજ પાથ છે હવે સર્કિટ ફેજ એંગલ theta 2 tan inverse s X 2 r2 છે તેથી આ theta 2 જે લેગિંગ છે હવે E1 E2 પણ જો આ સમીકરણ બનાવે છે તો અહીં લખ્યું છે કે આ સમીકરણ તેને E1 E2 ને ફક્ત E1 E2 નો ભાગાકાર કરે છે તો તે આ જેવું થશે E1 E2 જો બનાવે છે તો તે Kw1 Nph1 Kw2 Nph 2 હશે જે N1 N2 છે N1 Kw1 Nph1 N2 Kw2 Nph 2 a કહો તેથી આ કિસ્સામાં જ્યાં N1 N2 ફેજ દીઠ સ્ટેટર અને રોટર ટર્ન્સ છે તેથી તે આપણે ટ્રાંસફોર્મર જેવું બનાવી રહ્યા છીએ હવે સર્કિટ મોડેલનો વિકાસ હવે પછી છે તેથી સર્કિટ મોડેલ એ ટ્રાન્સફોર્મર ની જેમ છે E1 E2 a આપવામાં આવે છે N1 N2 અને કરંટ 2 1 a આપેલ છે જે રીતે અમે ટ્રાન્સફોર્મર કર્યું તે રીતે અને E2 રોટર emf સ્થિર સ્થિતિ માં છે હવે નંબર 2 માં ટ્રાન્સફોર્મર ની જેમ સ્ટેટર કરંટ નો મેગ્નેટાઇજિંગ કરંટ કમ્પોનન્ટ Im એ સ્ટેટર ઇંડ્યુસ emf E1 ને 90o ડિગ્રી લેગ કરે છે ઇન્ડક્શન નંબર 3 છે ઇન્ડક્શન મોટર ફક્ત ટ્રાન્સફોર્મર નથી જે વોલ્ટેજ અને કરંટ ના સ્તરોમાં ફેરફાર કરે છે તે સામાન્ય ટ્રાન્સફોર્મરની જેમ વર્તે છે જેમાં ફ્રેક્વંસીપણ સ્લિપ ના પ્રમાણમાં પરિવર્તિત થાય છે જેમ કે રોટર ઇંડ્યુસ Emf એ SE2 છે અને રોટર રિએક્ટેન્સ SX2 છે તે થી આ ચોક્કસ વસ્તુઓ છે હવે ટ્રાન્સફોર્મર જેવી સમકક્ષ સર્કિટ મેળવશે તેનો કોર લોસ કમ્પોનન્ટ અવગણવા લાયક છે આ સ્ટેટર સાઈડ છે અને ઇન્ટ્રાન્સફોર્મર પ્રાઇમરી સાઈડ r 1 x 1 કરંટ I1 છે આ I2 ' છે આ કરંટ I2 ' I1 m 2 ' છે અને આદર્શ વોલ્ટેજ છે હવે અમે આ વોલ્ટેજ E 1 સાથે એક આદર્શ ટ્રાન્સફોર્મર બનાવીએ છીએ અને આ બાજુ ફ્રેક્વંસી f આપવામાં આવે છે ચિહ્ન f છે અને Pm તે ફેજ દીઠ મિકેનિકલ પાવર આઉટપુટ છે તેથી જ 3 વડે ભાગાયેલુ છે જે આપણે પછી જોશું અને આ આકૃતિ સાત a છે અને આ રોટર સર્કિટ ફ્રેક્વંસીએ F2 sf છે અને રોટર સર્કિટ માં ઇંડ્યુસ વોલ્ટેજ SE2 જોયું આ r2 SX2 છે અને આ કરંટ I2 છે હવે પછી આ પહેલી સર્કિટ છે પછી છે અને રોટર એ n ની ગતિ સાથે ફરતું હોય છે તે અહીં n છે અહીં તે n છે તે આ જેવું આપવામાં આવ્યું છે હવે આગળ એક સાદુંરૂપ છે આગળ આ બાજુ ડાબી બાજુ છે કારણ કે તે આ ફ્રેક્વંસીf છે જેને ફ્રેક્વંસી F2 કહો F2 sf છે હવે આ રોટર સર્કિટ છે આ E1 છે આ ભાગ SE2 SE1 હશે તે અહીં ગુણોત્તર a થી 1 છે અહીં તે a થી 1 છે a n 1 n two છે a n 1 n 2 છે તેથી તે અહીં ગુણોત્તર a થી 1 આપવામાં આવે છે તેથી આ કિસ્સામાં હવે આ 1 માં 1 છે અને આ બધી બાબતો બદલાય છે આ રૂપાંતર પછી બતાવશુ જે ટ્રાન્સફોર્મરની જેમ સમાન હશે ત્યાં બતાવવામાં આવશે તે ત્યાં r2 ' a square r2 છે s X 2 ' એ s a square X 2 હશે અને અહીં આ બાજુ કરંટ I2 ' છે હવે અહીં I2 ' જુઓ તો આ I2 'I2 'I 2 1 a થશે તેથી I 2 a હશે તેથી આ બાજુ જો તેનું રૂપાંતર થાય છે તો તે 1 થી 1 હશે તે I2 ' I2 a હશે અને આ E2 એ S a 2 SE1 આ 1 થી 1 છે સાદુરૂપ વગર કરવું પણ તે થોડું મુશ્કેલ છે તે સરળતાથી કરે છે પરંતુ સાદુરૂપ પછી છે હવે આ બાજુ આ વસ્તુ ને s વડે ભાગાકાર કરશે આ બધા પેરામેટરઆ બાજુ s વડે ભાગાકાર થાય છે તે હવે 1 થી 1 છે આ બધી બાજુ s વડે ભાગાકાર કરો તેથી આ બધુ કહ્યા પછી સાદુરૂપ પર જઈશું આ સમયે આપણે તે આકૃતી માં જઈશું નહી તેથી આપણે એ કરીશું કે આપણે આ બધી વસ્તુઓ ને s વડે ભાગાકાર કરશું પછી જો દરેક વસ્તુ ને s વડે ભાગાકાર કરશું તો E1 થશે આ X 2 બનશે આ X 2 ' s તે X2 ' બનશે અને જો આના વડે ભાગાકાર કરીએ તો તે r2 ' s બનશે તેથી તે X 2 ' r2 ' S થશે અને આ જેને E 1 E 1 કહે છે તે છે તેથી અહીં 11 ફરીથી બતાવવામાં આવ્યું નથી તેથી આ ફ્રેક્વંસી f છે આ ફ્રેક્વંસી f નોટ છે કારણ કે આ બાજુની દ્રષ્ટિએ બધું જ બનાવ્યું છે કારણ કે બધાનું આ બાજુ s વડે ભાગાકાર કરાયેલો છે તેથી અહીં તે હવે સમકક્ષ સર્કિટ છે હવે તે F2 sf છે હવે તે આ ફ્રેક્વંસી f છે કારણ કે આ E1 છે આ E1 બનાવ્યું છે હવે આગળ આપણે એમ કરીશું કે આ E1 છે કારણ કે આ E1 ટ્રાન્સફોર્મર ની જેમ છે તેથી આ બંને વસ્તુઓ આ બાજુ જશે અને અહી લાવવામાં આવશે અહી X 2 અને r2 ' છે અને સર્કિટ ક્લોજ છે તેથી આ ઇંડકશન મશીન ની સમકક્ષ સર્કિટ છે પરંતુ r cઅહી બતાવ્યો નથી આપણે પછી બતાવીશુ આ ઇંડકશન મશીન ની સમકક્ષ સર્કિટ છે તેથી હવે જો ટ્રાન્સફોર્મર ની જેમ કોર લોસ કમ્પોનન્ટ હોય તો આ શાખા નો કોર સરખું છે આ શાખા હવે આવશે હવે આ વસ્તુઓ આવી રહી છે હવે આ ઇન્ડક્શન મોટરના સમકક્ષ સર્કિટનો વિકાસ છે હવે વસ્તુઓ કેવી રીતે આવી રહી છે ઇન્ડક્શન મોટરના સર્કિટ મોડેલ હવે આકૃતિ 7 a માં બતાવ્યા પ્રમાણે પ્રતિ ફેજ ધોરણે દોરવામાં આવી શકે છે હવે આ બધી બાબતો કહેવામાં આવી છે તેથી આ બધું લખાણ તમે એક વાર તેના પર જાઓ તેથી આ સાદુરૂપ ને જુઓ રોટર સર્કિટ ડાયાગ્રામ પરથી SE2 r2 j SX 2 લખી શકીએ છીએ પ્રથમ આકૃતિ 7 a માં તે કેસમાં તે બનાવે છે જેને ન્યૂમરેટર અને ડેનોમીનેટર નો a વડે ગુણાકાર કહે છે તેથી E2 પછી a r2 j s a X 2 બનશે ન્યૂમરેટર અને ડેનોમીનેટર નો a વડે ગુણાકાર છે આપણે જાણીએ છીએ I2 a I2 ' થશે તેથી આ ડેનોમીનેટર નો a વડે ગુણાકાર છે તેથી તે I2 a I2 ' થશે તેથી SE2 a square r2 j s a square X 2 છે તેથી આ ભાગ લખી શકાય છે જેને E2 કહે છે આ E2 ને E 1 તરીકે લખી શકાય છે કારણ કે E 1 E2 a છે તેથી તે SE1 one divided a square r2 j s a square X 2 છે તેથી Z2 ' ને વ્યાખ્યાયિત કરો જે Z2 ' a square r2 j s a square X 2 છે r2 ' r2 ' j S X 2 બધુ છે X 2 ' આની બરાબર છે તેથી આ બધુ એ છે જે આપણે બનાવ્યું છે આપણે જે બનાવ્યું છે તે આ સર્કિટ માં જઈ રહ્યું છે જે આપણે બનાવ્યું છે તે SE2 છે જે આખરે SE1 છે તે સરળતાથી બનાવી શકાય છે તેથી જ આ SE1 અહીં છે તે જ રીતે તે અહીં છે કે જે આપણે તેમાંથી મેળવ્યા છે તે ખરેખર આ SE1 છે તેથી આ ઇન્ડક્શન મશીન ના સમકક્ષ પેરામેટર છે જે આપણે ટ્રાન્સફોર્મર ના દાખલા માટે કરીશું આ વસ્તુને વધુ વિસ્તૃત કરીશું અથવા r2 ' માટે લખી શકીએ SE1 ભાગ્યા આ વસ્તુ જેથી ન્યૂમરેટર અને ડેનોમીનેટર નો s વડે ભાગાકાર કરો તેથી તે I2 ' E 1 divided r2 ' j X 2 ' આવી રહ્યું છે આ બધુ સ્ટેટર બાજુ માં બદલાય છે તેથી આ સરળ યુક્તિ ને રોટર સર્કિટ માં સદર્ભિત કરી શકાય છે જે રોટર સર્કિટ ને સ્ટેટર ફ્રેક્વંસી માં સદર્ભિત કરી શકાય છે કારણ કે તે સમયે આ સર્કિટને સ્ટેટર ફ્રેક્વંસી માં સદર્ભિત કરી શકાય છે કારણ કે આ સર્કિટ માં હવે ફ્રેક્વંસી f પણ છે ફ્રેક્વંસી sf હતી પરંતુ આ s વડે ભાગાકાર થયેલ છે તેથી આ બાજુની ફ્રેક્વંસી f છે આ એક સરળ યુક્તિ છે તેથી આ તે I2 ' છે તેથી આ સરળ યુક્તિ રોટર સર્કિટ સ્ટેટર ફ્રેક્વંસી નો સંદર્ભ આપે છે જો હવે r2 ' ને r2 ' s માથી અલગ કરવામાં આવે તો આકૃતી 8 a માં બતાવ્યા મુજબ રોટર કોપર લોસ ને અલગ એકમ તરીકે બદલી શકાય છે જેમાં વેરિએબલ રેસિસ્ટન્સ ઇલેક્ટ્રિકલ રૂપ માં મીકેનિકલ આઉટપુટ બતાવે છે જે s બતાવે છે તેનો અર્થ એ કે રેસિસ્ટન્સ એ r2 ' s મળેલ છે આ એક વસ્તુ છે પરંતુ સ્ટેટર રેસિસ્ટન્સ મૂળ રૂપે r2 ' છે તેથી r2 ' ને બાદ કરો અને r2 ' ઉમેરો તેનો અર્થ એ કે આને લખી શકાય છે r2 ' r2 ' સામાન્ય લો તો તે 1 s 1 થશે તેથી આ ફરીથી કોઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે આ જો આ જુઓ તો આ બનાવે છે કારણ કે તે બધી વસ્તુ નાના અક્ષર થી લખાય છે તેથી મૂળ રૂપે r2 ' કશું જ નથી પણ નાનું r2 ' છે X2 ' એ કંઇ જ નહીં પરંતુ નાનો X2 ' છે R 1 કંઈ નથી પરંતુ નાના r 1 છે કેપિટલ X 1 કંઈ નથી પરંતુ નાના r 1 અને કેપિટલ X m એ નાના xm સિવાય કંઈ નથી અને આ r છે આ તે જ રીતે કરંટ I0 છે R કંઈ નહીં પરંતુ નાનો ri છે તેથી અને આ રોટર સર્કિટ થી અલગ થયેલ છે આ ભાગ અલગ થયેલ છે આ ખરેખર રોટર રિએક્ટેન્સ છે અને આ રેસિસ્ટન્સ છે અને આ બાકીનો જે ભાગ છે તે આ ખરેખર છે મીકેનિકલ પાવર આઉટપુટ છે કારણ કે r2 s છે s વેરિએબલ છે તેથી તે સ્લીપ છે તેથી ફક્ત તેને બહાર કાઢો આ બાકીનું છે r2 ' 1 s હશે આ મીકેનિકલ પાવર આઉટપુટ છે જેને ગ્રોસ વન કહેવામાં આવે છે આપણે તે જોશું તેથી તેનો અર્થ એ કે આ સર્કિટ છે ખરેખર આ સર્કિટ r2 ' s છે આ r2 ' s થી બે વસ્તુ બનાવી શકાય છે r2 ' ઉમેરો r2 ' સામાન્ય લો તો પછી 1 s 1 લખી શકાય છે જે r2 ' ઉમેરશે અને r2 ' 'બાદ કરો તેથી આ ભાગ ત્યાં આવી રહ્યો છે જે અહીં બતાવવામાં આવ્યું છે તેથી આ ભાગ ખરેખર રોટર રેસિસ્ટન્સ થી અલગ થયેલ છે તેથી જ આ સર્કિટ આ જેવું છે ખરેખર મિકેનિકલ આઉટપુટ છે તેથી ઘણા અર્થો છે આમાં આકૃતિ 8 a છે આ મૂળભૂત રીતે કંઈ નથી જો આ બે ઉમેરવામાં આવે તો તે r2 ' s હશે તેથી વૈકલ્પિક રૂપે આ વસ્તુના સર્કિટ મોડેલનો ઉપયોગ આ રીતે થઈ શકે છે જો આ કમ્પોનન્ટ ને અવગણીએ તો આ Ri કમ્પોનન્ટ છે તેથી તે આ રીતે કહેવાઈ શકે છે r2 ' X 2 ' r2 અહી ખરેખર હોલ્ડ કરો ત્યાં આ r2 ' છે ખરેખર પ્રિન્ટિંગ ની ભૂલ અહીં છે r2 ' ત્યાં હશે અહીં આકૃતિમાં પ્રિન્ટિંગ ની ભૂલ છે તેથી તે r2 ' છે અને આ કોર લોસ છે જે બાદ કરવાનો છે તેનો અર્થ અહીં જે કંઇ પણ કોર લોસછે તે તેથી તે શાખાને દૂર કરવામાં આવે પરંતુ આ ભાગ માટે આ r2 ' 1 s છે જો આ સરલરૂપ ને દૂર કરો તો અહીં કોર લોસ આલ્ફા ની બાદબાકી કરવી પડશે તેથી આ બીજી વસ્તુ છે બીજી વસ્તુ એ છે કે આયર્ન લોસ રેઝિસ્ટન્સ Ri માં લાગતા વળગતા વાયર ને અવગણ્યા અને આ લોસ એ કુલ મીકેનિકલ આઉટપુટ માંથી બાદબાકી કરવામાં આવશે જે આ એબ્સોર્બપાવર r2 ' 1 s - 1 છે હવે આ માત્રા અથવા ચોક્કસ અંદાજ જે ઇન્ડક્શન મશીનમાં સ્લિપ ની સામાન્ય શ્રેણીમાં આ એક અંદાજિત છે તે તદ્દન સ્વીકાર્ય છે નોંધનીય છે કે પાવર ડિસિપેટેડ r2 ' 1 s 1 માં કોર લોસ નો સમાવેશ થાય છે જે આકૃતિ 8 b છે જ્યારે આપણે દાખલા જોઈશું ત્યારે કુલ મીકેનિકલ પાવર મેળવવા તેમાંથી બાદબાકી કરવી આવશ્યક છે તેથી થોડા દાખલા આપણે જોઈશું કુલ મિકેનિકલ પાવર આઉટપુટ મેળવવા માટે વિનડેજ અને ફ્રીક્ષન લોસ તેમાંથી બાદબાકી કરવી આવશ્યક છે વિનડેજ અને ફ્રીક્ષન લોસ જેને આપણે રોટેશનલ લોસ કહીએ છીએ જેને આપણે તેના કેટલાક માં આપવામાં આવશે કોર લોસ વિનડેજ અને ફ્રીક્ષન લોસસાથે મળીને રોટેશનલ લોસ તરીકે લમ્પ્ડ થયેલ છે કારણ કે મોટર ચાલુ હોય ત્યારે આ બંને લોસ થાય છે તેથી ઇન્ડક્શન મોટરમાં રોટેશનલ લોસ નોંધપાત્ર રીતે કોંસ્ટંટ છે કોંસ્ટંટ લાગુ કરેલ વોલ્ટેજ અને મોટર સ્પીડ જે નો લોડથી ફુલ લોડ સુધી માં ખૂબ જ ઓછી બદલાય છે તે નો લોડથી ફુલ લોડ સુધી માં કોઈ ખાસ બદલાવ આવતો નથી માત્ર વસ્તુ એ છે કે દાખલા હલ કરવા માટે કુલ મિકેનિકલ પાવર શાફ્ટ પાવર આ વસ્તુ મગજ માં યાદ રાખવાની જરૂર છે શાફ્ટ પાવર એટલે કુલ મિકેનિકલ પાવર તેથી બીજી વસ્તુ એ અંદાજીત સર્કિટ મોડેલ છે અંદાજીત સર્કિટ મોડેલ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે આનો અર્થ એ છે કે આ બધી વસ્તુઓ આ શાખા અહીં મૂકે છે તેને એકસાથે ભેગા કરો પરંતુ આ પ્રકારનું વિશ્લેષણ ખોટું પરિણામ આપશે કારણ કે ટ્રાન્સફોર્મરની જેમ આ uu ખરેખર ખૂબ નાનું છે પરંતુ ઇન્ડક્શન મોટરમાં આ I0 કદાચ 30 થી 50 હશે તેથી આ પ્રકારની સરળ ગણતરી જો કરીએ તો આ સરળ સર્કિટ નું પરિણામ સચોટ આવશે નહી કારણ કે આ I0 ઇન્ડક્શન મશીન માટે ખૂબ વધારે હશે તે 30 થી 50 હશે તેથી આ અંદાજ અને બીજું બધું જે કંઈપણ કહેવામાં આવ્યું છે તે અહીં લખાયેલું છે તેથી પ્રાઇમરી લિકેજ રિએક્ટન્સ ટ્રાન્સફોર્મરની તુલનામાં ઇન્ડેક્શન મશીન માં વધારે હોવો જરૂરી છે અને તેથી પ્રાઇમરી રિએક્ટન્સ માં વોલ્ટેજ ડ્રોપ ને અવગણવું તદ્દન ન્યાયી નથી તેથી ઇન્ડક્શન મશીનને જ્યારે દાખલા ને હલ કરવાની હોય ત્યારે તેને સચોટ મોડેલ તરીકે ધ્યાનમાં લેવું જોઈએ તેથી આ મોડેલ માથી પ્રાપ્ત પરિણામ નોંધપાત્ર પ્રમાણમાં ઓછી સચોટ છે અને મેગ્નેટાઇઝિંગ શન્ટ શાખા છે જે કરંટ I0 ને લગભગ 90 ડિગ્રી લેગિંગ પર ચલાવે છે પાવર ફેક્ટર કે જેના પર મોટર પૂર્ણ લોડ પર 0 8 જેટલા ના લાઇટ લોડ પર કામ કરે છે જે નાનું l2 છે મીકેનિકલ પાવર ફેક્ટર ખૂબ ઓછું છે આ મેગ્નેટિક સર્કિટ માં એર ગેપ ની હાજરીને કારણે ઇન્ડક્શન મોટરની અંતર્ગત સમસ્યા છે અને સત્ય એ છે કે એક્સાઈટેશન કરંટ જે મુખ્ય માથી લેવામાં આવે છે તે સ્ટેટર બાજુ છે